ચાલો આપણે હાર્મોનિક ઓસિલેટર લઈએ માની લો કે આ ઉર્જા એ એમ્પ્લિટ્યુડ A સાથે ઓસિલેટ કરે છે આ A છે ઉર્જા 12kA2 તરીકે આપવામાં આવે છે જે 12m2A2 છે ચાલો આને ક્રિયાની દ્રષ્ટિએ લખીએ ચાલો ક્રિયા માટે J નો ઉપયોગ કરીએ કારણ કે હું એમ્પ્લિટ્યુડ માટે A નો ઉપયોગ કરી રહ્યો છું તેથી J કંઈ નથી પરંતુ 2 AApdx છે જે 40Apdx બરાબર છે જે 40A√√dx છે જેનાથી કાઇનેટિક ઉર્જા ડિવાઈડ થાય છે તેથી p22mE V તેથી અહિયાં મારી પાસે છે √ જે ક્રિયા છે તેથી ક્રિયા J એ 42mm20A√dx મળે છે જે 4mω0A√dx છે આ ઈંટીગ્રલ ગણતરીમાં સરળ છે અને તેનું મૂલ્ય મળે છે 4A24mω જે πmωA બને છે જે મૂલ્ય છે યાદ કરો કે ઉર્જા E એ 12m2A2 બરાબર છે J એ πmωA2 મળી રહિયું છે તેથી આ તમને EJ2π અથવા EνJ આપે છે તેથી ∂E∂Jν એ મેં તમને એક ઉદાહરણ દ્વારા બતાવ્યું છે ચાલો બીજું ઉદાહરણ લઈએ ચાલો એક બોક્સમાં કણો લઈએ બોક્સમાં રહેલા કણ માં ક્લાસિકલી ઉર્જા 12mv2 અથવા p22m હોય છે અને સમગ્ર સમયગાળા દરમિયાન ક્રિયા એ pdx છે અને આ 2 Lp તરીકે મળે છે તેથી p બીજું કઈ નહીં પણ J2L છે અને તેથી ઉર્જા J28mL2 મળે છે જે મને આપે છે ∂E∂JJ24mL2 જે 2LJ છે જે 2Lp છે તેથી 2Lp4mL2 તેથી બોક્સમાં આપણે કણમાં જે શોધી કાઢ્યું છે ∂E∂J તે કંઈ નથી પરંતુ 2Lp4mL2 છે જે pm છે pm એ વેલોસિટી છે જે 2L દ્વારા ડિવાઈડ કરેલ છે જે ફરીથી ઓસિલેશન ની ફ્રિક્વન્સી છે આ બે ઉદાહરણો છે ચાલો આપણે ઉદાહરણ 3 લઈએ જ્યાં એક કણ સેંટરલ પોટેન્સિયલ ની આસપાસ જઇ રહ્યો છે આ સ્થિતિમાં ધારો કે આ ત્રિજ્યા નિશ્ચિત છે ઉર્જા L22mR2 છે પરંતુ જો ત્રિજ્યા R પ્લસ હોય તો પોટેન્સિયલ ઉર્જા V એ ∫Ldϕ છે જે 2πL છે જ્યાં આ મોસન માટેની ક્રિયા J ને J કહીયે તેથી L કંઇ નથી પણ J2π છે અને તેથી હું ઉર્જા E ને L2 તરીકે લખી શકું છું જે J282mR2V છે કેમ કે ત્યાં કોઈ V નથી તેથી V નિશ્ચિતરહે છે અને તેથી ∂EJ કંઇ નથી પણ J242mR2 છે અને ચાલો J ને અંગ્યુલર મોમેંટમ ની દ્રષ્ટિએ લખીએ જે mvR2π42mR2 છે ચાલો આમાં ઉપર અને નીચેની ટર્મ્સ ને રદ કરીયે તો મળે છે 12πvR જે 2π છે જે ફરીથી છે તેથી મેં તમને ઉદાહરણ દ્વારા જે બતાવ્યું તે છે તે પરિણામ ∂E∂Jclasical છે મેં તમને બતાવ્યું કે આ સાચું છે આપણે જે બતાવ્યું તે એ છે કે જ્યારે n મોટા મૂલ્ય સુધી પહોંચે છે ત્યારે Eh→τclasical થાય છે તેથી આપની પાસે ક્લાસિકલી બે પરિણામો છે ∂E∂Jclasical અને અહીં ક્વોન્ટમ n→∞ અને Eh→τclasical છે હું જાણું છું કે EEn En τ જે મોટા n માટે લખી શકાય છે હું આ ∂E∂J તરીકે લખી શકું છું કારણ કે જો તમે માં ખુબજ નાનો ફેરફાર કરો છો તો J ખૂબ જ મોટો થશે તમે આ અસરકારક રીતે લખી શકો જો આખી વસ્તુ કંટીન્યુ હોય ઇંફાઇનાઇટ ની હાજરીમાં એક કે બે બદલો ત્યારે મોટી સંખ્યા ખૂબ જ નાની હોય છે અને જ્યારે હું n સ્તરથી n τ સ્તર સુધી કૂદકો લગાવીશ ત્યારે મારું J nh ઉપર થી n τh સ્તર પર જાય છે જે સૂચવે છે કે J એ h છે તેથી મારી પાસે E બરાબર છે ∂E∂J ΔJ જે ∂E∂J τh અથવા En→n τhτclasical ઉપર જાય છે તેથી આપણે જે બતાવ્યું છે તે પરિણામ nn τ τclasical એ સંયોગ નથી પરંતુ તે મૂળભૂત પરિણામ સિદ્ધાંત છે અને આ કોરસ્પોંડેન્સ સિદ્ધાંત તરીકે ઓળખાય છે હવે મને બોહરે જે જણાવ્યું છે તે પ્રમાણે કોરસ્પોંડેન્સ સિદ્ધાંત લખવા દો આનું ફ્રિક્વન્સી ની દ્રષ્ટિએ અવલોકન કરવામાં આવે છે પરંતુ તે હવે કહે છે કે મોટા ક્વોન્ટમ નંબરો માટે ક્વોન્ટમ પરિણામો સંબંધિત ક્લાસિકલ પરિણામો ઉપર જાય છે તેથી હું આશા રાખી શકું છું કે જો હું ક્લાસિક પરિણામો સારી રીતે જાણું છું તો હું પાછો જઈ શકું છું અને નાના n મૂલ્યો માટે ક્વોન્ટમ સિદ્ધાંતમાં શું થશે તેની અપેક્ષા કરી શકું છું ચાલો હું ફક્ત એ કહીને આ વ્યાખ્યાનનો અંત લાવીશ કે તેનામાં શું અસર પડે છે તેથી જો મેં લીધેલા ત્રણ ઉદાહરણો માટે હું મોસન ને પ્લોટ કરું તો તેથી હું આ કણને બોક્સમાં લઈશ હું હાર્મોનિક ઓસિલેટર લઈશ અને હું અહીં એક વર્તુળમાં ફરતા આ ઇલેક્ટ્રોનને લઈશ જો હું x વિરુદ્ધ t ને પ્લોટ કરું જ્યાં t એ 0 થી x જે L બરાબર છે તો તે પ્લોટ આના જેવો લાગે છે જ્યાં આ સમય 2L h ની બરાબર છે અથવા ફ્રિક્વન્સી એ v2L ને અનુરૂપ છે બીજા કિસ્સામાં મોસન એ સુસંગત લાગે છે અને આ સમય સમયગાળો છે અને ફ્રિક્વન્સી ω2π છે તે એક ફ્રિક્વન્સી ધરાવે છે અને અહીં ત્રીજા કિસ્સામાં પણ આ વર્તુલાકાર ગતિ છે આ ગતિની એક માત્ર ફ્રિક્વન્સી છે ચાલો હું આને ફ્યુરિયર શ્રેણી દ્વારા સમજાવું પ્રથમ કિસ્સામાં x એ ∑Ceiτωt તરીકે આપવામાં આવશે જ્યાં એ 2πν છે તે મૂળભૂત ફ્રિક્વન્સી છે પરંતુ કારણ કે તે સંપૂર્ણ હાર્મની માં નથી તેથી તેમાં ઘણા વધુ હાર્મોનિક્સ શામેલ છે બીજા કિસ્સામાં x એ સંપૂર્ણ સુસંગત છે તેથી આ થોડો એમ્પ્લિટ્યુડ Aeiωt છે ઉપરાંત બીજું Ae iωt છે ત્રીજા કિસ્સામાં જ્યાં આ વર્તુલાકાર ગતિ x છે જે ત્રિજ્યા cosϕ તરીકે આપવામાં આવશે જે Rcosωt છે આ એક ફ્રિક્વન્સી છે અને y એ Rsinωt તરીકે આપવામાં આવશે તેથી પ્રથમ કિસ્સામાં જ્યાં બોક્સમાંના કણ આગળ અને પાછળ જાય છે જે ગતિ ની ફ્રિક્વન્સી v2L અને તેના થી ઉંચા હાર્મોનિક્સ શામેલ છે તેથી જો આ કણ રેડિએટ કરશે તો તે તે આ બધી ફ્રીક્વન્સીઝ v 2L અને ઉચ્ચ હાર્મોનિક્સ ને સમાવશે બીજી બાજુ આ કિસ્સામાં ગતિમાં ફક્ત એક જ ફ્રિક્વન્સી છે તેથી જો તે ફેલાવવું હોય તો આપણે તે ચોક્કસ ફ્રિક્વન્સી એ રેડિએટ કરીશું જે છે √ અથવા ν2π અને ત્રીજા કિસ્સામાં ફરીથી x અને y એક ફ્રિક્વન્સી સાથે બદલાય છે જેને આપણે LmR2 તરીકે લખી શકીએ છીએ જે અથવા ν2π બરાબર છે અથવા આ કિસ્સામાં પણ કણ ફક્ત એક જ ફ્રિક્વન્સી એ રેડિએટ કરે છે આનો ઉપયોગ કરીને અને ક્વોન્ટમ પરિણામો સાથે કોરસ્પોંડેન્સ કરવાથી હું તમને આગળના વ્યાખ્યાનમાં બતાવીશ કે આ કેવી રીતે સિલેકસન રૂલ્સ તરફ દોરી જાય છે તેથી આ વ્યાખ્યાનને સમાપ્ત કરવા માટે હું ફરીથી કોરસ્પોંડેન્સ લખીશ સિદ્ધાંત કે જે આગામી અથવા બે અથવા ત્રણ વ્યાખ્યાન માટે માર્ગદર્શક સિદ્ધાંત રહેશે તે છે કે ક્વોન્ટમ સંખ્યા મોટી થતાં બધા ક્વોન્ટમ પરિણામો ક્લાસિકલ પરિણામો પર જાય છે